ટેલના મોડ્યુલ 3 માં તમારું સ્વાગત છે અને શુભેચ્છાઓ આ ટેલ મોડ્યુલ 2 ની વિસ્તરણ છે ટેલ મોડ્યુલ 2 પોતે ટેલ મોડ્યુલ 1 નું વિસ્તરણ છે ટેલ મોડ્યુલ 2 માં આપણે એ ઈ મોડેલના માળખામાં અભ્યાસક્રમ ડિઝાઇન કરવાની પ્રક્રિયા તરફ ધ્યાન આપ્યું ઈ મોડેલ એ એક ખૂબ જ સામાન્ય મોડેલ છે જે વિશ્લેષણ ડિઝાઇન વિકાસ પ્રવૃત્તિઓનું અમલ અને મૂલ્યાંકન રજૂ કરે છે આ દરેક તબક્કાની પેટા પ્રક્રિયાઓ પસંદ કરવામાં આવે છે જેથી અંતે અભ્યાસક્રમ એન એ આવશ્યકતાઓ સાથે ગોઠવણીમાં ડિઝાઇન કરી શકાય હવે તમે રાષ્ટ્રીય માન્યતા બોર્ડ દ્વારા દર્શાવેલ આવશ્યકતાઓ સાથે પ્રારંભથી જ કોઈ અભ્યાસક્રમની રચના કરી શકશો હમણાં સુધી લોકો પોતાની રીતે અભ્યાસક્રમની રચના કરી રહ્યા હતા મોટા પ્રમાણમાં તે ખરેખર એવા વિષયોની સૂચિને પસંદ કરી રહ્યા છે જે અભ્યાસ મંડળ દ્વારા બનાવામાં આવે છે અને પછી તે એન એ આવશ્યકતાઓ સાથે ગોઠવણીમાં કેવી રીતે લાવવામાં આવે છે તે જોવાનો પ્રયાસ કરે છે જો તમારી પાસે કોઈ અભ્યાસક્રમની રચના કરવાનો વિકલ્પ છે તો તમે એ ઈ ફ્રેમવર્કનો ઉપયોગ કરી એન એ ની આવશ્યકતાઓ સાથે ગોઠવણીમાં અભ્યાસક્રમની રચના કરી શકો છો તે અભ્યાસક્રમની રચના અને આચારની પ્રક્રિયા જે આપણે એ ઈ ના 5 તબક્કાઓ વાર જોયું છે મોડ્યુલ 3 માં સૂચનાનું સંચાલન કેવી રીતે કરવું તે જોવાનું છે અભ્યાસક્રમ કેવી રીતે ડિઝાઇન કરી શકાય પરિણામ કેવી રીતે લખવું તે આપણે ટેલ મોડ્યુલ 1 માં શીખ્યા સૂચનાઓ કેવી રીતે આપી શકીએ હવે આપણે તે તબ્બકોઓની ચર્ચા કરીશું આ એકમમાં આપણે સૂચનાના સ્વભાવ અને બનવાટ સમજવાનો પ્રયાસ કરીએ છીએ આપણે એ પણ વ્યખ્યાયિત કરવું જરૂરી છે કે સૂચના શું છે અને તેનો સ્વભાવ શું છે અને તેની બનાવટ કેવી છે હવે પહેલી વાત જે ખૂબ સ્પષ્ટ હોવી જોઈએ કે સૂચનાની કોઈ વિશિષ્ટ પદ્ધતિ નથી આપણી પાસેના જ્ઞાન ના આધારે આમાં કોઈ અપવાદ નથી આપણે લોકો ફક્ત પોતાનું જ્ઞાન સ્થાપીને જ શીખી શકીએ છીએ જો તમે તમારું જ્ઞાન સ્થાપશો નહિ તો પછી શીખવાનો એકમાત્ર રસ્તો છે કે જે પ્રશ્નો પૂછવામાં આવશે એ પ્રશ્નોના શક્ય તેટલા જવાબો યાદ રાખી લો જેને આપણે ગોખણપટ્ટી કહીએ છીએ દુર્ભાગ્યેપણે ઘણી પરીક્ષાઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખરેખર શીખવાનું ઘટાડીને ગોખણપટ્ટી તરફ દોરે છે પરંતુ જો તમે ખરેખર શીખવા માંગતા હો એટલે કે તમે તે જ્ઞાનનો ઉપયોગ એવી પરિસ્થિતિમાં કરી શકો છો કે જેનાથી તમે અવગત નથી જો તમારે તમારા જ્ઞાનને લાગુ કરવાનું હોય અથવા નવી પરિસ્થિતિઓમાં સમસ્યાઓ ઉકેલવાની જરૂર હોય તો તમારે તમારા પોતાના જ્ઞાનને નિર્માણ કરવાની જરૂર છે શીખનારાઓને શીખવા માટે સામગ્રીની સક્રિય હેરફેરની જરૂર છે પોતાનુના જ્ઞાનનું નિર્માણ અને શીખવાની પ્રકિયા નિષ્ક્રિય રીતે થઈ શકતી નથી તેનો અર્થ એ છે કે તે ફક્ત સાંભળીને બની શકતું નથી તમારે એવી સામગ્રી પર કામ કરવાની જરૂર છે કે જે કોઈપણ રીતે શીખી શકાતી હોઈ તે વિષયની પ્રકૃતિ પર આધારિત છે શીખનાર કેવી રીતે સામગ્રીને ખરેખર શીખવા માટે ઉપયોગમાં લઈ શકે છે સરળ બનાવનના પ્રયાસ સૂચનાઓ કરે છે આ રચનાત્મકતાનો મુખ્ય સિધ્ધાંત છે ટેલ મોડ્યુલ 1 જુઓ દરેક શીખનાર પોતાના જ્ઞાનનું નિર્માણ કરે છે એવું નથી કે કોઈના મગજમાં લાંબા ગાળા માટે સ્મરણ શકિતમાં કોઈ વસ્તુ સ્થાનાંતરિત કરી કાયમી ધોરણે સંગ્રહિત કરી શકાય છે દરેક વ્યક્તિએ પોતાનું જ્ઞાનનું નિર્માણ કરવું પડશે જ્ઞાન કુશળતા અને વલણ કે જે શીખવાની જરૂરિયાત છે જેને લર્નિંગ આઉટકમ્સ પણ કહે છે આપણે જે શીખવું છે તે સાથે પ્રારંભ કરીએ છીએ અને તેને લર્નિંગ આઉટકમ્સ તરીકે જણાવીએ છીએ અને સૂચનાએ બધા શીખનારાઓને તેમના પોતાના જ્ઞાનનું નિર્માણ કરવાની સુવિધા આપવી જોઈએઅને તે જ સૂચના કહેવાય છે સૂચનાનો હેતુ લોકોને શીખવામાં મદદ કરવાનો છે તે એક ખૂબ જ સરળ નિવેદન છે તેથી જ કોઈકને શિક્ષકની કહીને બોલાવવાને બદલે આપણે તેને તેણીને પ્રશિક્ષક તરીકે બોલાવી રહ્યા છીએ જોકે પ્રશિક્ષક શબ્દ કેટલાક શિક્ષકો માટે રોચક નથી તેમ છતાં તેઓ કોઈ રીતે સૂચનાને નીચલા સ્તરની પ્રક્રિયા માને છે બધા શિક્ષકો વર્ગખંડમાં સૂચના આપે છે સૂચનાનો હેતુ શું છે તે લોકોને શીખવામાં મદદ કરવા માટે છે જો જ્ઞાનનું નિર્માણ એ શીખનાર કરે છે તો શિક્ષક તે જ્ઞાન નિર્માણની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનું છે ફક્ત વિષય સામગ્રી પૂરું પાડવાથી વિદ્યાર્થી શીખતો નથી તેથી શિક્ષકનું મુખ્ય કાર્ય તે હોવું જોઈએ કે તેઓ બધા શીખનારાઓના જ્ઞાન નિર્માણને કેવી રીતે ઝડપી કરી શકે છે અવશ્ય એ પડકાર છે કે દરેક શીખનાર એક બીજાથી ભિન્ન છે સમાન પદ્ધતિઓ સમાન તકનીકીઓ બધા માટે સમાન રીતે લાગુ પડશે નહીં શીખનાર દ્વારા જ્ઞાન નિર્માણના આ પ્રોત્સાહનને સૂચના તરીકે ઓળખવામાં આવે છે આ તે છે જેની વિશે આપણે અનૌપચારિક રીતે વાત કરતા હોઈએ છીએ ઔપચારીક રીતે સૂચના એ શીખવાની હેતુસર સગવડ છે જે નિશ્ચિત શિક્ષણ ધ્યેય તરફ દોરે છે નિશ્ચિત શિક્ષણ ધ્યેય શું છે કદાચ તો તે પરિપૂર્ણતા અથવા અભ્યાસક્રમ પરિણામ તરીકે જણાવ્યું છે પરિપૂર્ણતા એ અભ્યાસક્રમના પરિણામોનું એક નાનું ઘટક છે કેટલીકવાર પરિણામની કોઈ પરિપૂર્ણતા હોતી નથી પરિણામની કોઈ વિસ્તૃત વિવરણ નથી તેથી જ શીખવાનું ધ્યેય એ એક યોગ્યતા અથવા પરિણામ છે બીજી રીતે કહી શકાય કે તે હેતુપૂર્વક ધ્યેયની પ્રાપ્તિ માટે શિક્ષણ પ્રવૃત્તિઓ અને શરતોની ઇરાદાપૂર્વકની ગોઠવણી છે તે શીખવાની પ્રવૃત્તિઓની નિશ્ચિત વ્યવસ્થા છે શીખવાની પ્રવૃત્તિઓ શું છે અધ્યયન પ્રવૃત્તિ માં વ્યાખ્યાન સાંભળવવા સમસ્યાનો ઉકેલ કરવો શિક્ષકની દેખરેખ હેઠળ કંઈક બાબતે ચર્ચા કરતા બે લોકો ક્ષેત્ર પ્રયોગ વગેરે નો સમાવેશ થાય છે અધ્યયનની ઘણી પ્રવૃત્તિઓ છે શિક્ષકે શીખવાની પ્રવૃત્તિઓ અને તેનો ક્રમ પસંદ કરવાનો રહેશે શીખવાની પ્રવૃત્તિઓ અને શરતોની ઇરાદાપૂર્વકની ગોઠવણી કરવાની રહેશે તે હંમેશા શરતો મુજબ ચાલશે કારણ કે તે તેના પર્યાવરણ અને વર્ગખંડની ગોઠવણના પ્રકાર પર આધારિત છે વેગેરે કેટલાક હેતુવાળા ધ્યેય જે ખરેખર અધ્યયન પરિણામ અથવા અભ્યાસક્રમ પરિણામ અથવા પરિપૂર્ણતા છે અહિયાં પરિપૂર્ણતા અમુક અભ્યાસક્રમના પરિણામ હેઠળની કુશળતા તેની પ્રાપ્તિ માટે હંમેશા ધ્યાનમાં રાખો કે સુચના એ શીખનાર ની સુવિધા છે જે નિશ્ચિત શિક્ષણ લક્ષ્ય તરફ દોરે છે આ સૂચનાને વ્યાખ્યાયિત કરવાની એક સરળ રીત છે અભ્યાસ કરેલી સૂચના મોટે ભાગે વ્યાખ્યાન આધારિત હોય છે 90 ટકાથી વધુ પરિસ્થિતિઓમાં અથવા વર્ગખંડોમાં વ્યાખ્યાન આપવામાં આવે છે આપણે કેવી રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરતા થયા કારણ કે આપણે શિક્ષકો આપણા શિક્ષકો જે પદ્ધતિ નો ઉપયોગ કરતા તેનું અનુકરણ કરીએ છીએ તે આપણી પ્રાથમિક શાળા અથવા માધ્યમિક શાળા અથવા કોલેજ જ્યાં આપણે અભ્યાસ કર્યો છે ત્યાં આપણા શિક્ષકો વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરતા હતા તે વ્યાખ્યાન પદ્ધતિ એક માત્ર પ્રદ્ધતી છે તેમ વિચારીને આપણે તેને અનુસરવાનું ચાલુ રાખ્યું છે વિદ્યાર્થીઓ તરીકે આપણે આપણા શિક્ષકોએ જે રીતે શીખવ્યું તે આપણે ગમતું નહી હા કેટલીકવાર તમારી પાસે કેટલાક પ્રેરણાદાયક શિક્ષકો હોય છે તેઓ જે રીતે બોલે છે સંભવત રીતે ધ્યાન રાખે છે અથવા તેઓ માહિતીને જે રીતે ગોઠવીને પ્રસ્તુત કરે છે પરંતુ તેમ છતાં આપણા સારા શિક્ષકો મોટે ભાગે વ્યાખ્યાન આપે છે આપણે વિદ્યાર્થી તરીકે તે ગમતું ન હતું આપણા પોતાના વિદ્યાર્થીઓ શિક્ષકો તરીકે હવે આપણે જે કરીએ છીએ તેની કદર કરશે નહીં રજૂઆત એ છે કે મોટે ભાગે વ્યાખ્યાન આધારિત સૂચનાના પ્રકારના ની કોઈએ વિકલ્પોની શોધ કરવી જોઈએ વ્યાખ્યાન એ એકમાત્ર પદ્ધતિ નથી જેની આપણે આ મોડ્યુલમાં ચર્ચા કરીશુ જ્યારે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના પરિણામોકુશળતા તેમની જવાબદારીઓ અને તેમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાતા માપદંડ વિશે માહિતી આપવામાં આવે છે ત્યારે તેઓ વધુ સારી રીતે શીખે છે જે મોડ્યુલ 1 અને 2 માં દર્શાવામાં આવ્યું છે એન્ડરસન બ્લૂમ દ્વારા દર્શાવેલ વર્ગીકરણ અનુસાર અભ્યાસક્રમના પરિણામો કેવી રીતે લખવા તે આપણે મોડ્યુલ 1 માં જોયું અભ્યાસક્રમના અંતે શીખનારાઓ શું કરવા માટે સક્ષમ છે તેની સાથે મૂલ્યાંકન ગોઠવણીમાં હોવું જોઈએ અમે ભાર મુક્યો કે જો મુલ્યાંકન અભ્યાસક્રમ પરિણામો સાથે ગોઠવણીમાં નથી તો હેતુપૂર્વકનું શિક્ષણ કહી શકાય નહી ખરેખર સાચું શીખવાનું ક્યારેય થશેજ નહિ કારણકે વિદ્યાર્થીઓ ફક્ત મુલ્યાંકન ધારણા મુજબ શીખ છે ચાલો આપણે કહીએ કે મુલ્યાંકન એ અભ્યાસક્રમ પરિણામો સાથે ગોઠવણીમાં છે એકવાર આ બંનેને ધ્યાન માં લઈને ભણવામાં આવે અને જયારે સૂચના વિદ્યાર્થીને જણાવેલ પરિણામો અથવા કુશળતા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓને સહાય કરશે ત્યારે વિદ્યાર્થીઓ વધુ સારી રીતે શીખી શકશે આપણું મુખ્ય ધ્યેય સૂચના છે જે શીખનારાઓને જણાવેલ પરિણામો પ્રાપ્ત કરવા માટે ગોઠવણી કરે છે આપણે કોઈ અભ્યાસક્રમ કેવી રીતે ચલાવી શકીએ આપણે અભ્યાસક્રમનાં પરિણામો અને પરિપૂર્ણતા લખીએ છીએ અને વિદ્યાર્થીઓને જણાવેલ પરિણામોને પ્રાપ્ત કરવા માટે સુચના આપીએ છીએ પછી પરિણામોની પ્રાપ્તિનું માપન કરીએ છીએ અને ઘણી વાર આપણે એવી રીતે કરીએ છીએ જાણે એસાઈમેન્ટ અને વર્ગ પરીક્ષણો કરતા હોઈએ અને અંતે આપણે અંતમાં અંતિમ સત્ર પરીક્ષાનું આયોજન કરીશું સત્ર ચાલે છે અને સત્ર દરમિયાન આપણે સૂચના આપી છીએ અને આપણે પરિણામોની પ્રાપ્તિને ચકાસીએ છીએ જે એક અભ્યાસક્રમ યોજવાનો ક્રમ છે ચાલો ફરીથી નિર્ધારિત કરીએ કે સૂચનાત્મક એકમ શું છે અમે મોડ્યુલ 2 માં વાતચીત કરી છે કોઈ કોર્સ તેના અભ્યાસક્રમના પરિણામોની દ્રષ્ટિએ વર્ણવવામાં આવે છે અભ્યાસક્રમના પરિણામો પરિપૂર્ણ રીતે વિસ્તૃત કરવામાં આવે છે ચાલો આપણે ધારીએ કે આપણી પાસે લગભગ 7 અભ્યાસક્રમ પરિણામો છે અને એકવાર આપણે અભ્યાસક્રમોના પરિણામોને કુશળતામાં વિસ્તૃત કરીએ છીએ ચાલો આપણે કહીએ કે આપણી પાસે લગભગ 15 કુશળતા છે એક સૂચનાત્મક એકમ એક પરિપૂર્ણતા સાથે સંકળાયેલ છે તેનો અર્થ એ કે સૂચનાત્મક એકમ અને પરિપૂર્ણતા બને સાથે ચાલે છે તે મૂળરીતે સમાન છે તેનો અર્થ એ કે જો હું કોઈ સૂચનાત્મક એકમને નામ આપવા માંગું છું તો હું તેને પરિપૂર્ણ નિવેદન સાથે નામ આપીસ એક સૂચનાત્મક એકમ 55 મિનિટથી 1 કલાકની અવધિના 1 થી 5 વર્ગખંડના સત્રો અથવા એક અથવા વધુ બે કલાકના પ્રયોગશાળાના સત્રો ક્ષેત્ર પ્રવાસો વગેરે હશે એક સૂચનાત્મક એકમ 1 થી 5 વર્ગખંડના સત્રો અથવા 1 અથવા વધુ 2 કલાક પ્રયોગશાળાના સત્રો શામેલ હશે કેટલાક સૂચનાત્મક એકમમાં ફક્ત 1 કલાક હોઈ શકે છે કેટલાકમાં 2 કલાક હોઈ શકે છે કેટલાકમાં 5 કલાક સુધી પણ હોઈ શકે છે પરંતુ ભાગ્યે જ તમે એક સૂચનાત્મક એકમ માટે 5 કલાકના સત્ર લેશો નહિ સૂચનાની પસંદગી સૂચક છે એટલે કે આપણે એમ કહીએ કે આવી રીતે સૂચનાનું સ્વરૂપ હોવું જોઈએ અથવાસૂચનાનું સ્વરૂપ આવું છે અન્ય વ્યક્તિ સૂચનાત્મક પ્રવૃત્તિઓને અલગ રીતે ફરીથી ગોઠવવા માંગે છે આપણે સૂચન કરીએ છીએ એવું નથી કે તે કેટલીક સારી સુદૃઢ સિદ્ધાંત માંથી ઉત્પન્ન થયું છે અને આ એક સૂચનાનું સંચાલન કરવાનો એકમાત્ર રસ્તો છે એક શિક્ષક તરીકે આપણે એક સૂચના પસંદ કરીએ છીએ કે જેમાં હેતુપૂર્વકની શીખવાની પ્રવૃત્તિઓની સામેલ છે એ રીતે વિદ્યાર્થી શિક્ષણ માટે હું તેને સૌથી અનુકૂળ માનું છું જે સૂચક છે અને તે વિશિષ્ટ નથી સૂચના સાથે સંકળાયેલ પરિસ્થિતિઓ ખૂબ જ વૈવિધ્યસભર છે ઉદાહરણ તરીકે પરિસ્થિતિઓ અભ્યાસક્રમની પ્રકૃતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે એક ગણિતશાસ્ત્રનો અભ્યાસક્રમ ઇજનેરો માટે આંકડાશાસ્ત્રનો અભ્યાસક્રમ ભૌતિકશાસ્ત્રમાં અભ્યાસક્રમ મિકેનિકલ ડ્રોઇંગ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરીનો અભ્યાસક્રમ આ અભ્યાસક્રમ એકબીજાના સ્વભાવ અને મહત્વ માં ખૂબ જ અલગ છે અને આ આ બધા અભ્યાસક્રમ શીખવાની રીત પણ અલગ છે પરિસ્થિતિઓ અલગ છે અને અભ્યાસક્રમની પ્રકૃતિ દ્વારા નિર્ધારિત છે વિવિધ અભ્યાસક્રમો માટે વિવિધ શિક્ષકો છે દરેક શિક્ષક બધા તેના અનુભવ અને તેની ક્ષમતાઓના આધારે અભ્યાસક્રમને પોતાની રીતે જોશે તમામ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સમાન નથી હોતા તમારી પાસે ખૂબ સારા વિદ્યાર્થીઓ હોઈ શકે છે ચાલો આપણે થોડી સારી રેન્કવાળી કોલેજોમાં કહીએ પરંતુ અન્ય કોલેજમાં પ્રમાણમાં તમારી કોલેજ ના વિદ્યાર્થી કરતા ઓછી સમજશક્તિ હોઈ શકે અથવા અલગ અલગ પ્રેરણા સ્તરવાળા લોકો હોઈ શકે છે ઉદાહરણ તરીકે જો હું ત્રીજા વર્ષની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શાખાના વિદ્યાર્થીની વાત કરું અને હું દેશભરના વિદ્યાર્થીઓ અને જુદી જુદી સંસ્થાઓ તરફ જોઉં છું તો આપણે એમ ના કહી શકીયે કે દરેક વિદ્યાર્થી સમાન છે તેથી તમે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે સમાન સૂચનાત્મક અભિગમ નો ઉપયોગ કરી શકતા નથી વિદ્યાર્થીઓની પ્રકૃતિ પરિસ્થિતિને નિર્ધારિત કરશે તેની ટોચ પર કારણ કે ઉચ્ચ શિક્ષણનું ખૂબ ખાનગીકરણ કરવામાં આવ્યું છે દરેક કોલેજનું પોતાનું સંચાલન છે અને આપણે બધા જાણીએ છીએ કે વિવિધ વ્યવસ્થાપક સંસ્થાને જુદી જુદી રીતે જોશે કોઈ પણ બે મેનેજમેન્ટ એ એન્જિનિયરિંગ કોલેજ એકજ રીતે જોશે નહીં કેટલાક માટે તે સંપૂર્ણ રીતે વ્યવસાય છે કોઈ લોકો માટે જે ચાલી રહ્યું છે તે એકદમ સંતોષકારક છે તમે સુધારો કરવા ઉત્સુક નથી કોઈ વ્યક્તિ દરેક વસ્તુને માઇક્રોમેનેજ કરવા માંગે છે અને કેટલાક મેનેજમેન્ટ ઘણી બધી બાબતો કાયદાકીય રીતે કરવા માંગે છે જેવી કે જે રીતે અભ્યાસક્રમ શીખવવામાં આવે છે અને તે પ્રકારનું ઘણું બધું જે પ્રદ્ધતિની હેઠળ અભ્યાસક્રમો આપવામાં આવ્યા છે તે ખૂબ અલગ છે તે હદ સુધી પરિસ્થિતિઓ જુદી જુદી અને એકદમ વૈવિધ્યસભર છે આપણે તે પછીના એકમમાં થોડો વધુ વિગતવાર જોઈસુ ત્યાં સંખ્યાબંધ સૂચનાત્મક અભિગમો છે અને હજી પણ લોકો તેમાં ફાળો આપી રહ્યા છે તમારી પાસે જે પસંદગીઓ છે તે વધતી જાય છે તકનીકો પણ સતત સુધારતી રહે છે અને તકનીકોની મદદથી તમે પસંદ કરેલી પસંદગી વધુતી રહે છે શિક્ષકે એ જોઈને પસંદગી કરવાની જરૂર પડે છે કે શું ઉપલબ્ધ છે અને શું શક્ય છે દુર્ભાગ્યપણે અથવા આકસ્મિક રીતે મોટાભાગના શિક્ષકો મોટાભાગે વ્યાખ્યાનો દ્વારા સૂચનાની પસંદગી કરે છે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા અભ્યાસક્રમ માટે વૈકલ્પિક સૂચનાત્મક અભિગમો નું અન્વેષણ કરો સૂચનાત્મક પરિસ્થિતિઓ અને સૂચનાત્મક અભિગમને ધ્યાનમાં લીધા વિના સૂચના હોવી જોઈએ તે પ્રથમ અસરકારક હોવું જોઈએ અસરકારક એટલે કે શીખનારાઓએ ઇચ્છિત અધ્યયનનું પરિણામ મેળવવું પડશે અથવા અહીં ઉદાહરણ તરીકે સૂચનાત્મક એકમના સંદર્ભમાં સૂચનાત્મક એકમના અંતે વિદ્યાર્થીએ પોતાનું જ્ઞાન સ્થાપવા માટે સક્ષમ હોવા જોઈએ જે તેને નિશ્ચિત ક્ષમતા પ્રાપ્ત કરવામાં સરળતા આપશે યોગ્યતા એ દરેક સૂચના એકમ માટેનું લક્ષ્ય છે જો તે અસરકારક નથી તો તે વ્યવહારીક રીતે નકામું છે પછી તે સંલગ્ન હોવું જોઈએએનો અર્થ એ કે સૂચના શીખનારાઓને જે જ્ઞાન પ્રાપ્ત કરવાની ની અપેક્ષા હોઈ છે તેની સાથે સક્રીયરીતે સંકળાવવા માટે સક્ષમ બનાવવા જોઈએ જો તેઓ નવા જ્ઞાન સાથે સંલગ્ન નથી તો તેઓ ઇચ્છિત શિક્ષણ પરિણામ પ્રાપ્ત કરશે નહીં શિક્ષક વિદ્યાર્થીઓની સહભાગિતાની સુવિધા માટે અધ્યયન પ્રવૃત્તિઓ ગોઠવે છે સાંભળવું એ જ્ઞાન સાથે સંકળાવવાનું સક્રિય સ્વરૂપ નથી શિક્ષકે કેવી રીતે તેમના વિદ્યાર્થીઓ જ્ઞાન સાથે સંકળાયેલા રાખવા તેવા તે મુદ્દાને ધ્યાનમાં લેવાના હોય છે સૂચના તેના સંસાધનોના ઉપયોગમાં પરિસ્થિતિઓ અને સૂચનાત્મક પદ્ધતિઓને ધ્યાનમાં લીધા વિના અસરકારક હોવી જોઈએ અસરકારક એટલે કોઈપણ ઔપચારિક કાર્યક્રમમાં કોઈ અભ્યાસક્રમ ભણાવતી વખતે માત્ર શિક્ષકને મર્યાદિત સમય મળે છે ઉપલબ્ધ કલાકોની સંખ્યા અથવા જ્યારે વિદ્યાર્થી 5 થી 6 અભ્યાસક્રમો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે વિદ્યાર્થી પાસે કેટલો સમય છે એક શિક્ષક એવું ધારી શકતા નથી કે વિદ્યાર્થી તેના માટે દરેક સમય અને સત્રમાં ઉપલબ્ધ છે ઉપલબ્ધ સંસાધનોની અંદર કોઈએ વપરાયેલા સંસાધનોની માત્રા ઘટાડવી જોઈએ જો તમારે વધુ સમયની જરૂર પડે તો તે અસરકારક નથી ઉદાહરણ તરીકે પરિપૂર્ણતા ની જેમ જ જો તમે ૩કલાક ના બદલે ૬ કલાક લો છો તમે દરેકને નવા જ્ઞાન સાથે સાંકળવા અને તેને અસરકારક બનાવવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ તે અસરકારક રહેશે નહીં ઇ3 સૂચના અસરકારક સંલગ્ન અને કાર્યક્ષમ ત્રણેયમાં એક જ સમયે ધ્યાન આપવાની જરૂર છે કેટલીકવાર તમારે તેમાંના એકને મુકવું પડશે ઉદાહરણ તરીકે મુશ્કેલ ખ્યાલ સમજાવવા માટે વધુ સમયની જરૂર પડી શકે છે અને હું તેને અસરકારક બનાવવામાં સક્ષમ ન હોઈ શકું પરંતુ જો તે અસરકારક નથી તો તેનો કોઈ ફાયદો નથી આપણે સૂચનાના વિવિધ પાસાઓને વર્ગીકૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ વર્ગીકરણની વ્યક્તિલક્ષી રીત સૂચનામાં બે સ્વરૂપ છે એક સૂચનાત્મક પરિસ્થિતિઓ છે અને બીજી સૂચનાત્મક અભિગમ છે દરેકને વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે સૂચનાત્મક પરિસ્થિતિઓ મૂલ્યો અને શરતો દ્વારા વર્ગીકૃત થયેલ છે મૂલ્યો એ શીખવાના ધ્યેય છે હું મારું શીખવાના ધ્યેય પસંદ કરી શકું છું ઉદાહરણ તરીકે શીખનાર ફક્ત સંવેદનાશીલ નથી હોતો પરંતુ સમાજ પર તકનીકીના પ્રભાવ વિશે લાગણી છે અને ચિંતિત પણ છે પરંતુ મારી પાસે શીખવાનના આવા ધ્યેય નથી શીખવાની ધ્યેયની પસંદગી સૂચનાત્મક પરિસ્થિતિમાં ફરક પાડશે તો પછી કઈ પ્રાથમિકતાઓ છે અને કઈ પદ્ધતિઓ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે કોણ નિર્ણય લે છે કોની પાસે નિર્ણય લેવાની સક્ષમ છે આપણી ઘણી ખાનગી નાની ટાયર 3 પ્રકારની એન્જિનિયરિંગ કોલેજોમાં 'જેની પાસે શક્તિ છે' તે પ્રબળ ભૂમિકા ભજવતું હોય તેવું લાગે છે સૂચનાત્મક પરિસ્થિતિઓ પણ શરતો દ્વારા વર્ગીકૃત થયેલ છે શરતોમાં સામગ્રી શામેલ છે એટલે કે વિષય સામગ્રીની પ્રકૃતિ પોતાને શીખનારાઓ શીખનારાઓ બધી સંસ્થાઓમાં એકસરખા નથી હોતા અને તમારી પાસે જે પ્રકારનું ભણતરનું વાતાવરણ છે મૂલ્યો અથવા સૂચનાત્મક પરિસ્થિતિઓ મૂલ્યોએ કુશળતા અને સહ સિવાય ધ્યેય કંઇ શીખવા વિશે હોય છે ઉદાહરણ તરીકે 'સી' માં સારા પ્રોગ્રામ્સ લખો જે સામાન્ય રીતે વ્યવસાયિક એપ્લિકેશનમાં આવે છે જ્યારે હું આ પ્રકારનું શીખવાનું ધ્યેય લખીશ ત્યારે તે વર્ગમાં પહેલેથી જ થયેલી સમસ્યાઓ અથવા પ્રકરણની સમસ્યાઓના અંતને હલ કરવા જેવું ન હોઈ શકે મેં પોતાને માટે શીખવાનો ધ્યેય શું નક્કી કરેલ છે સી માં સારા પ્રોગ્રામ્સ લખો જે સામાન્ય રીતે વ્યવસાયિક એપ્લિકેશનમાં આવે છે એનો અર્થ એ કે શિક્ષકે આ સામાન્ય રીતે તેમાં સમાવેશ થતી વ્યવસાયિક એપ્લિકેશનોની સૂચિ બનાવવી પડશે અને પછી વિદ્યાર્થીઓને તે સમસ્યાઓ હલ કરવા માટે સક્ષમ બનવામાં આવે છે તમે કેટલાક નમૂના ઉકેલી શકો છો પરંતુ વિદ્યાર્થીઓ તે સમસ્યાઓ જાતે જ હલ કરવા સક્ષમ હોવા જોઈએ મારી સૂચનાનો માપદંડ સૂચના એ પ્રોગ્રામિંગ સમસ્યાઓ હલ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને બનાવવી જોઈએ એટલે કે વધુ પ્રોગ્રામિંગ સમસ્યાઓ હલ કરવા માટે વિદ્યાર્થી ઉત્સાહિત થવો જોઈએ શિક્ષકે પસંદ કરેલી પદ્ધતિ એ પ્રોગ્રામ શેર ક્રિટિકયુ પદ્ધતિનો ઉપયોગ છે તેનો અર્થ એ કે દરેક વિદ્યાર્થી એક પ્રોગ્રામ બનાવે છે તેને તેના પાડોશી સાથે વહેચે છે પાડોશી તેની ટીકા કરશે એકવાર તમે આ પદ્ધતિનો ઉપયોગ કરો છો વહેચવું ટીકા અને સંશોધન માટે સમય લે છે જેમ આપણે જોઈ શકીએ છીએ કે તે સમય લે છે જો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવા માંગતા હો અને તમારે આ સુવિધાને આયોજનમાં શામેલ કરવી પડશે શક્તિ કોની પાસે છે એક વિશિષ્ટ દાખલો વિભાગના વડા દ્વારા સંચાલન ઉદાહરણ તરીકે જો હું આઈ ટી અથવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ લઉં છું તો વડા દ્વારા સંચાલન વિશે વાત કરવાની જરૂર નથી તે શિક્ષક છે જેની પાસે શક્તિ છે જ્યારે કે ઘણી કોલેજોમાં કે આપણે જોઈ અથવા સાંભળી છે વડા દ્વારા સંચાલન કરવાની શક્તિ છે અને દેખીતી રીતે તેનું પાલન કરવામાં આવતી સૂચનાઓ પર મોટો પ્રભાવ પડશે શરતો ઉદાહરણ સી ની મદદથી પ્રોગ્રામિંગ દ્વારા સમસ્યાનું નિરાકરણ વિદ્યાર્થીઓ નીચા સી ટી રેન્કિંગ સાથે પ્રબળ છે રોટ લર્નિંગનો ટેવાયેલ છે શીખવાનું વાતાવરણ તમારી પાસે વર્ગખંડમાં આરામદાયક વાતાવરણ ના હોય અને તમારી પાસે ફક્ત બ્લેકબોર્ડ અને ચોક છે અન્ય કોઈ જગ્યાએ તમારી પાસે એલ ડી પ્રોજેક્ટર હોઈ શકે છે ગરમ જગ્યાએ જો ત્યાં પંખાઓ હંમેશાં ચાલતા રહે છે તો તે ઘોંઘાટ છે કે પાછળ બેઠલ વિદ્યાર્થી ખરેખર શિક્ષકની વાત સાંભળી શકતા નથી એક મહત્વનું સૂચનાત્મક વિકાસ ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરવા માટે અવરોધ એ આવશ્યકતા છે તે વિભાગના વડા ના આદેશો અથવા સંચાલન જરૂરી છે તમે જે પણ કરો તે અમારે ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરવી છે પછી ભલે તે ખાનગી યુનિવર્સિટી હોય અથવા આનુષંગિક કોલેજમાં કમનસીબે કે આકસ્મિક આ મુખ્ય જરૂરિયાત છે તેનો અર્થ એ છે કે સૂચનાત્મક વિકાસનો અવરોધ હું કેવી રીતે ખાતરી કરી શકું કે તમારી પાસે ઉચ્ચ ટકાવારી છે આપણે સૂચનાત્મક પદ્ધતિઓ પર થોડો સમય પસાર કરીએ છીએ જ્યારે તમારી પાસે સૂચના આપવાની લગભગ અમર્યાદિત રીતો હોય છે ત્યારે હું કેવી રીતે વર્ગીકૃત કરી શકું આપણે આની જેમ વંશવેલોની જેમ ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ઉચ્ચતમ સ્તર સૂચનાત્મક અભિગમ અને સૌથી નીચલા સ્તરના સૂચનાત્મક ઘટકો તેનો અર્થ એ કે સૂચનાત્મક પદ્ધતિમાં એક રીતે ઘણાં સૂચનાત્મક ઘટકો ગોઠવવામાં આવશે સૂચનાત્મક અભિગમ વિવિધ સૂચનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરશે હું કઈ સૂચનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરું છું તે જે સૂચનાત્મક અભિગમનો આપણે લઈ રહ્યા છીએ તે લાક્ષણિકતા છે એક સૂચનાત્મક ઘટક એક સરળ સૂચનાત્મક પ્રવૃત્તિ રજૂ કરે છે ઉદાહરણ તરીકે ગ્રાફિક સ્વરૂપમાં માહિતી પ્રસ્તુત કરવી કાં તો હું ગ્રાફ અથવા કોષ્ટક દોરી રહ્યો છું અને પછી હું વિદ્યાર્થીઓ સાથે ગ્રાફ દોરીસ છે અથવા હું ટેબલ અને ગ્રાફ રજૂ કરું છું પરંતુ ગ્રાફિક સ્વરૂપમાં માહિતી પ્રસ્તુત કરવી એ એક સૂચનાત્મક ઘટક છે સૂચનાત્મક પદ્ધતિ ઘણાં સૂચનાત્મક ઘટકોનો ઉપયોગ કરે છે અને સાહિત્યમાં વિવિધ પ્રકારની સૂચનાત્મક પદ્ધતિઓ છે અલબત્ત જે બંને સારા સમાચાર છે તમે પસંદ કરી શકો છો અને ખરાબ સમાચાર તમારે પસંદ કરવું પડશે આ પદ્ધતિઓ જોડી શકાય છે અને સૂચનાત્મક પરિસ્થિતિ માટે યોગ્ય લગભગ અનંત સંખ્યામાં ક્રમચયો છે સૂચનાત્મક પદ્ધતિઓનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે કયા સંદર્ભમાં કાર્ય કરે છે તેના વિશે ઘણું સાહિત્ય અને માહિતી અસ્તિત્વમાં છે અને ઇન્ટરનેટ પર સૂચનાત્મક પદ્ધતિઓ માટે ઘણાં સાધનો ઉપલબ્ધ છે સૂચનાત્મક પદ્ધતિઓને વર્ગીકૃત કરવાની ઘણી રીતો છે અને કોઈપણ લાક્ષણિકતા અમુક કેટલાક સંદર્ભોમાં લાગુ થશે બધાને લાગુ પડે તેવું સાર્વત્રિક સૂચનાત્મક પદ્ધતિ જેવું કંઈ નથી દરેક તબક્કે કોઈ પ્રશિક્ષકે કોઈ બીજા દ્વારા આપેલ પદ્ધતિનું અનુકરણ કરવું પડતું નથી એક સૂચનાત્મક પદ્ધતિ તેના અનુભવ અનુસાર તેની પસંદગી મુજબ તેની પાસે જે વિદ્યાર્થી છે જે વિષય તે ભણાવે છે તેના આધારે તેને બદલાવી અથવા ગોઠવી શકાય છે જેમ તમે જોઈ શકો છો કે જ્યારે તમે બદલાવ કરી રહ્યાં હોવ ત્યારે તમે આવશ્યક રૂપે નવી સૂચનાત્મક પદ્ધતિ બનાવી રહ્યા છો આપણી પાસે જે પ્રકાર ની સમજણ સુચના શું છે તેના વિશે છે તેના આધારે ચાલો આપણે જોઈએ કે ટેલ ના મોડ્યુલ 3 આપણે શું સમજવાનું છે આ મોડ્યુલમાં અમે સૂચનાના ઘણા પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ જેમાં સૂચનાત્મક પરિસ્થિતિઓ મગજ કેવી રીતે શીખે છે અને સારા શિક્ષણ માટેના સિદ્ધાંતો શામેલ છે આપણું જેટલું જ્ઞાન છે 'મગજ કેવી રીતે શીખે છે' તે જ્ઞાનનો ઉપયોગ સૂચનામાં થઈ શકે છે પછી આપણે પુરાવા આધારિત સૂચનાત્મક ઘટકો વિશે વાત કરીશું જે સૂચનાત્મક પદ્ધતિ અને સૂચનાત્મક અભિગમને લાગુ કરવા માટે જોડાયેલા છે વ્યાપક ક્ષેત્ર કાર્ય દ્વારા પુરાવા આધારિત સૂચન ઘટકની સ્થાપના કરવામાં આવી છે સૂચનાત્મક ઘટકોનો ચોક્કસ ઉપયોગ શિક્ષણને મોટા પ્રમાણમાં સરળ બનાવશે અથવા આ વિદ્યાર્થીને જ્ઞાન સાથે જોડાવા વધારે સરળ બનાવે છે આપણે કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી સૂચનાત્મક અભિગમો પણ જોઈએ છીએ પછી સુચના સમજાવવા કેવી રીતે યોજના કરવી ડિઝાઇન કરવી મેટાકોગ્નેટીવ શિક્ષણ લાગણીશીલ ક્ષેત્ર અને સ્વ નિયમન શીખવાની સૂચનાની યોજના કેવી રીતે કરવી આગલા એકમમાં આપણે પ્રથમ સૂચનાત્મક પરિસ્થિતિઓ અને તેની આવશ્યકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશું મને ખાતરી છે કે શિક્ષકો તરીકે તમે બધાએ આમાંના ઘણા પ્રશ્નોનો અનુભવ કર્યો હશે અને તમે ત્યારે ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમારી સૂચનાની યોજના કરવી પડી હશે તમે કોઈ બીજાની સૂચનાનું પાલન કરી શકતા નથી જે સંપૂર્ણ પરિસ્થિતિમાં કરવામાં આવે છે આશા છે કે સૂચનાત્મક પરિસ્થિતિઓ અને તેમની આવશ્યકતાઓ વિશે વધુ સારી સમજ તમને તમારી સૂચનાની યોજના બનાવવામાં મદદ કરશે ધ્યાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર